આ મોડ્યુલમાં આપણે કેટલાક ઇંડસ્ટ્રિયલ આઇઓટી માટેના કી સક્ષમતાઓ અને તેના મૂળભૂત વિષયો જે આપણે પહેલાના પ્રવચનોમાં પસાર જોઈ ચૂક્યા છે તે જોઈશું પરંતુ આપણે આ કી સક્ષમકારોને થોડી વધુ વિગતવાર સમજવાની જરૂર છે અને તેથી આપણે સેન્સિંગ થી પ્રારંભ કરીશું તેથી સંવેદના એ છે કે હું કહીશ કે તે સ્માર્ટ એપ્લિકેશનો માં ઇંડસ્ટ્રિયલ આઇઓટી માં સૌથી મહત્વપૂર્ણ તત્વ છે વગેરે તેથી આપણે સંવેદનાથી પ્રારંભ કરીશું અને સમજવાનો પ્રયત્ન કરીશું કે આ સેન્સર્સ કેવી રીતે કાર્ય કરે છે અને એકંદર સ્માર્ટ આઇઓટી ઇંડસ્ટ્રિયલ આઇઓટી એપ્લિકેશન માં આ સંવેદનાત્મક તત્વોની ઉપયોગિતા શું છે તેથી જો આપણે આઈઆઈઑટી સુવિધાઓનો રીકેપ કરીએ તો આપણી પાસે આઈઆઈઑટી માં મોટી સંખ્યામાં ઇંડસ્ટ્રિયલ મશીનો કનેક્ટેડ મશીનો વિશે વાત કરી રહ્યા છીએ વિવિધ સેન્સર સેન્સર નોડ ઉપકરણો ધરાવતા હોય છે વગેરે આ સેન્સર ડિવાઇસીસ વિવિધ કમ્યુનિકેશન તકનીકો દ્વારા પોતાને જોડાયેલા છે તેથી મૂળભૂત રીતે આ વિવિધ સેન્સર ઉપકરણો એક બીજાથી જોડાયેલા છે જે બદલામાં આ જુદા જુદા મશીનો બનાવે છે હોસ્ટ મશીનો એક બીજા સાથે જોડાયેલા છે અને સ્માર્ટ મશીનો મૂળભૂત રીતે જેમાં આ જુદા જુદા સેન્સર્સ હોય છે જે ઘણાં બધાં ડેટા ઉત્પન્ન કરે છે જેનું વિશ્લેષણ સ્થાનિક રીતે અથવા તો સાઇટની બહાર કદાચ કોઈ ક્લાઉડ માં અથવા ડેટા સેન્ટર માં અથવા તેવું કંઈક થાય છે અને ઇન્ટેલીજન્ટ ઇન્ફરન્સિંગ બનાવવામાં આવે છે અને જેના આધારે કદાચ ત્યાં કેટલીક કાર્યવાહી કરવામાં આવે છે તેથી અહીં મૂળભૂત રીતે આપણે સ્માર્ટ મશીનો સ્માર્ટ ઑબ્જેક્ટ્સ અને તેના વિશે વાત કરી રહ્યા છીએ તેથી આ સ્માર્ટ મશીનો પણ સ્માર્ટ છે કારણ કે તે જો કોઈ સમયે નિષ્ફળતા હોય તો અથવા ઉત્પાદન લાઇનમાં જો લાઇન જેવા ઉત્પાદનમાં કોઈ પણ બિંદુમાં કોઈ નિષ્ફળતા હોય તો અને ત્યાં પણ જો કોઈ હોય તો મશીન ડાઉનટાઇમ અથવા ઉત્પાદન ડાઉનટાઇમ અથવા તેવું કંઈ પણ જાતે શોધી શકે છે તેથી આ ઉદ્યોગોમાં આ વિવિધ સ્માર્ટ સિસ્ટમ સ્માર્ટ મશીનો દ્વારા દરેક વસ્તુની જાતે તપાસ કરવી પડશે આપણે કાર્યક્ષમતા ઉત્પાદકતા આરોગ્ય સલામતી સિસ્ટમો ના વગેરે માં સુધારણા વિશે વાત કરી રહ્યા છીએ તેથી આ કેવી રીતે થઈ શકે છે અને સ્વાયત્તતા સ્વાયત્ત રીતે આપમેળે મૂળભૂત રીતે આ બાબતો શોધી કાઢવામાં આવી રહી છે પછી ભલે કોઈ મશીનરી હોય અથવા મશીનોના કોઈપણ ભાગ ખામીયુક્ત હોય અથવા કંઈપણ ખોટું થઈ રહ્યું છે અથવા તેવું કંઈપણ તેથી બધું જ તેમની જાતે શોધી કાઢવું જોઈએ તેથી સેન્સિંગ તત્વ શક્ય બનાવવા માટેનું તે મૂળ તત્વ કેવી રીતે શક્ય છે આપણે આ સેન્સર્સને વધુ વિગતવાર સમજવાની જરૂર છે તેથી ચાલો આપણે આ સ્માર્ટ સેન્સિંગ એલિમેન્ટ્સ ના જુદા જુદા એપ્લીકેશન નો રિકેપ પણ જોઇ લઈએ તેથી સ્માર્ટ સેન્સર્સ મૂળભૂત રીતે પાવર માં વિવિધ આઇઓટી એપ્લિકેશન ચલાવે છે સેક્ટર યુટિલિટી સેક્ટર માં તેથી સ્માર્ટ પાવર અથવા યુટિલિટી સ્માર્ટ લોજિસ્ટિક્સ અને સપ્લાય સ્માર્ટ કમ્યુનિકેશન સ્માર્ટ ફેક્ટરી સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ સ્માર્ટ કાર સ્માર્ટ રોબોટિક્સ સ્માર્ટ સિટીઝ સ્માર્ટ ગ્રીડ બધું મૂળભૂત રીતે આ સ્માર્ટ ઘટક મુખ્યત્વે આ વિવિધ મશીનરી ઉપકરણો અને સિસ્ટમમાં જડિત આ સ્માર્ટ સેન્સર્સ ના અસ્તિત્વને કારણે છે તેથી આપણે આ ભાગને વધુ વિગતવાર સમજવાની જરૂર છે તેથી આપણે આઈઆઈઑટી જોઈએ આપણે સર્વગ્રાહી રીતે જોઈએ આ સ્માર્ટ સેન્સિંગ એલિમેન્ટ સ્માર્ટ સેન્સર મૂળભૂત રીતે ખૂબ બોટમ માં છે આપણી પાસે આ જુદા જુદા સ્માર્ટ સેન્સર્સ અને એક્યુચ્યુએટર્સ છે મૂળભૂત રીતે આ સ્માર્ટ સેન્સર્સ તેઓ શું કરે છે તે સમજણ આપે છે અને સંવેદનાપૂર્ણ માહિતી મૂળ વિશ્લેષણ માટે કેટલાક ડેટા સેન્ટર અથવા કેટલાક ક્લાઉડ અથવા તેવા કોઈક ને મોકલે છે તેથી આ ડેટા મોકલવામાં આવે તે પહેલાં મૂળરૂપે અર્થમાં ડેટા અમુક પ્રકારના ગેટવે ઉપકરણમાંથી પસાર થશે આ ગેટવે ઉપકરણો છે જેના દ્વારા આ ડેટા પસાર થવાનો છે અને પછી તે ચાર બેકબોન નેટવર્ક માંથી પસાર થઈ રહ્યું છે કદાચ આઇપી નેટવર્ક IP નેટવર્ક અથવા એવું કંઈક અને છેવટે ડેટા ડેટા સેન્ટર પર પહોંચશે જ્યાં બધા વિવિધ વિશ્લેષણો એ એનાલિટિક્સ છે અને સ્ટોરેજ કરવામાં આવે છે આ સેન્સિંગ અને એક્ચુએશન છે જે આઇઓઓટી અને સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ સ્માર્ટ ફેક્ટરી એપ્લિકેશન ચલાવા પાછળનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે તેથી સ્માર્ટ સેન્સર સાથે ઉદ્યોગમાં સેન્સર ના ઉપયોગથી શું ફાયદા થાય છે અમે રીઅલ ટાઇમ સ્વાયત કરી શકીશું વિવિધ મશીન ભાગોનું મોનિટરિંગ વિવિધ પ્રક્રિયાઓ ઉત્પાદન પ્રક્રિયાઓ બધું કરી શકાય છે રીઅલ ટાઇમ મોનિટરિંગ માં રીઅલ ટાઇમ માં કરી શકાય છે પછી બીજી યુટિલિટી મૂળભૂત રીતે મશીન સ્થિતિની દૃશ્યતા ઉપકરણની સ્થિતિમાં અને તેથી દૃશ્યતામાં સુધારો કરવા પર વિવિધ સેન્સરના ઉપયોગની મદદથી ઉત્પાદકતામાં વધારો ગુણવત્તામાં સુધારો કાર્યક્ષમતા ગુણવત્તા વ્યવસ્થાપન કાર્યક્ષમતા સુધારો કરવાની છે અને પછી સલામતીમાં સુધારો ડાઉનટાઇમ ઘટાડવો સિસ્ટમ નિષ્ફળતાની આગાહી અને નિવારણ સુધારવા રેમોટ ડાયગ્નોસ્ટિક્સ આ બધી બાબતો વધુ કાર્યક્ષમ વિવિધ સેન્સર્સ અથવા સ્માર્ટ સેન્સર્સ ની મદદ થી કરી શકાય છે તો ચાલો આપણે સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં સંવેદનાને સર્વગ્રાહી રીતે જોવાની કોશિશ કરીએ ચાલો કહીએ કે આપણી પાસે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ manufacturing પ્લાન્ટ છે અને આપણે આ સેન્સર્સ કેવી ભૂમિકા ભજવશે તે જોવા માંગીએ છીએ તેથી આપણે આ બધા જુદા જુદા તત્વો સાથે એક પછી એક શરૂ કરીશું તો ચાલો આપણે કહીએ કે આ આકૃતી માં તમે જોઈ શકો છો કે આ એક સ્માર્ટ છે આ સેન્ટ્રલ પ્રોસેસિંગ કંટ્રોલિંગ અને સ્ટોરેજ યુનિટ છે તો ચાલો આપણે કહીએ કે આ સેન્ટ્રલ પ્રોસેસિંગ કંટ્રોલિંગ અને સ્ટોરેજ યુનિટ છે જે મૂળરૂપે સેન્ટ્રલ કંટ્રોલર છે તે પછી આપણી પાસે ફક્ત પ્રક્રિયા જ નહીં સંગ્રહ પણ થાય છે રીમોટ કંટ્રોલ યુનિટ આ એક પ્રકારનું કંટ્રોલ સ્ટેશન જેવું છે જ્યાંથી અહીંની પ્રોડક્શન પ્રક્રિયાઓ પર નજર રાખવામાં આવશે તેથી આ રીમોટ કંટ્રોલ યુનિટ છે તેથી મૂળભૂત રીતે આ તે સ્થાન છે જ્યાંથી નિયંત્રક અથવા વપરાશકર્તા પ્રક્રિયાને પ્રારંભ કરવા જઈ રહ્યા છે ઉદાહરણ તરીકે કોઈ પણ બટન ચાલુ અથવા બંધ કરીને તેથી આ રીમોટ કંટ્રોલ યુનિટ છે પછી અમારી પાસે આ એક ઉત્પાદન એકમ છે અમારી પાસે ગુણવત્તા પરીક્ષણ એકમ છે મૂળભૂત રીતે ઉત્પાદન પછીના જુદા જુદા ઉત્પાદન ભાગો આપણે કહીએ કે આ ઉત્પાદિત ભાગો અથવા ઉત્પાદનના ઉત્પાદનો છે આ ઉત્પાદિત ઉત્પાદનો કન્વેયર બેલ્ટમાંથી પસાર થશે અહીં ગુણવત્તા ચકાસણી કરવામાં આવશે ચાલો માની લઈએ કે પછી ભાગો ગુણવત્તાયુક્ત રીતે પરીક્ષણ કરશે અને આગળ વધશે અને અંતે તે અહીં આવશે અને આપણે અહીં ઉત્પાદનના આ વિવિધ એકમોની ગણતરી કરીશું અહીં કાઉન્ટીગ થશે અને ગણતરી પછી પેકેજિંગ થાય છે આપણી પાસે રોબોટિક આર્મ અથવા રોબોટિક ડિવાઇસ છે જે આ પેકેજિંગ માં મદદ કરે છે અને છેવટે જે એકમો બનાવવામાં આવે છે તેનું બોક્સડ અથવા પેકેજ અને પરિવહન કરવામાં આવશે તેથી સ્માર્ટ લોજિસ્ટિક્સ આ બિંદુથી ચિત્રમાં આવશે તેથી આપણે શું કર્યું કે આ એક સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ના જુદા જુદા ઘટકો છે અને આ જુદા જુદા ઘટકો જેમ તમે જોઈ શકો છો આ બધામાં વિવિધ સેન્સિંગ એકમો છે અને સંવેદના આપતા એકમો જ નહીં પરંતુ આ એકમો તેઓ એકબીજા સાથે વાત પણ કરી શકે છે તેઓ સમજી શકે છે અને તેઓ માહિતીને ક્યાંક મોકલી શકે છે અને સામાન્ય રીતે આ કિસ્સામાં આ માહિતીની સંવેદના આવે છે અને આ તમામ જુદા જુદા એકમોમાંથી આ બધી જુદી માહિતી મોકલવામાં આવે છે અને આ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ અથવા સેન્ટ્રલ કંટ્રોલર અથવા સ્ટોરેજ એકમ માં અહીં મોકલવામાં આવે છે તેથી કાં તો તે સીધી રીતે મોકલવામાં આવશે અથવા મલ્ટિ હબ સંદેશાવ્યવહાર દ્વારા કદાચ આ ચોક્કસ નોડ દ્વારા જે એક મધ્યવર્તી નોડ છે જે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ના આ બધા જુદા જુદા પોઇન્ટ્સ થી આ તમામ ડેટા એકત્રિત કરશે અને તેને સેન્ટ્રલ પ્રોસેસર ને મોકલશે તેથી આપણી પાસે આ રિમોટ સ્વીચ ચાલુ અથવા બંધ છે જે મૂળભૂત રીતે પ્રક્રિયાની પ્રક્રિયા અથવા સ્વિચ શરૂ કરે છે અને તે તે કેન્દ્રીય નિયંત્રક છે જ્યાં વપરાશકર્તા બેઠો છે અને પછી આપણે કહીએ કે તે ચાલુ છે તેથી તમે પ્રક્રિયા ચાલુ કરો તેથી એકવાર તે ચાલુ થઈ જાય કે ડેટા સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટને મોકલવામાં આવે છે અને તે એક યુનિટ સિગ્નલ પર મોકલવામાં આવે છે તે ફેક્ટરીમાં મોકલવામાં આવે છે તે ઉત્પાદન પ્લાન્ટ પર મોકલવામાં આવે છે તેથી ઉત્પાદન પ્રક્રિયા અહીંથી શરૂ થાય છે તેથી જો તે પછી આ તમામ ડેટા કે જે સંવેદનાથી અને મોકલવામાં આવે છે તે આ જેમ કે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ માં સંગ્રહિત છે તેથી ઉત્પાદન શરૂ થાય છે મેન્યુફેક્ચરિંગ શરૂ થાય છે અને પછી આ ઉત્પાદિત દરેક એકમોનું ઉત્પાદન કરવામાં આવે છે અને આગળની પ્રક્રિયા માટે કન્વેયર પર મૂકવામાં આવે છે તેથી આગળનું પગલું મૂળભૂત રીતે ગુણવત્તાની ચકાસણી માટેનું છે આ ઉત્પાદિત ઉત્પાદનોની ગુણવત્તા એકમ દ્વારા એકમ થી ચકાસે છે તેથી આ એકમ આ ગુણવત્તા પરીક્ષણ કરશે અને તે પછી આ ડેટા અહીંથી આ ચોક્કસ દૃશ્યમાં મોકલવામાં આવશે તમે આ બિંદુ પરથી જોઈ શકો છો કે તે સંવેદનાશીલ હશે અને અહીં મોકલવામાં આવશે અને આ એક ઇન્ટરમીડિયટ હોપ વર્તમાન જેવું એજ્ડ ઉપકરણ છે જે આ તમામ જુદા જુદા ડેટાને એકત્રિત કરશે અને પછી તે અહીં આંશિક રૂપે પ્રક્રિયા કરશે અથવા સંપૂર્ણ રીતે આ ડેટા કેન્દ્રીય પ્રોસેસર ને મોકલવામાં આવશે પછી ઉત્પાદન આગળ વધે છે તે આ વિશિષ્ટ બિંદુ પર આવે છે જ્યાં ઉત્પાદનના એકમોની ગણતરી એકમો જે ફક્ત ઉત્પન્ન કરવામાં આવતા નથી પરંતુ અહીં પરીક્ષણ કરવામાં આવે છે આ ઉત્પાદનો ની ગણતરી અહી થાય છે અને પછી આ ડેટા ફરીથી સેન્સ્ડ થાય છે અને તે ઇન્ટરમેડિયટ નોડ પર અહીં મોકલવામાં આવે છે આ ઇન્ટરમેડિયટ નોડ ફરીથી તેને માહિતીની પ્રક્રિયા અને સંગ્રહ માટે સેન્ટ્રલ પ્રોસેસર ને મોકલે છે પછી ઉત્પાદન આગળ વધે છે તે પેકેજ થાય છે અને તે માહિતી ફરીથી સીધી અહીં મોકલવામાં આવતી નથી તમે અહીં જોઈ શકો છો આ બતાવે છે કે તે સીધા કેન્દ્રીય પ્રોસેસર ને મોકલવામાં આવે છે પહેલાનાં ઉદાહરણમાં આ બધા એકમો તે ઇન્ટરમેડિયટ નોડ પર મોકલતા હતા અને આ ઇન્ટરમેડિયટ નોડ બદલામાં તે કેન્દ્રીય પ્રોસેસર ને મોકલતા હતા અને અહીં આ પેકેજિંગ એકમ જે પણ માહિતી છે તે તેને સીધા કેન્દ્રિય પ્રોસેસર ને મોકલે છે અને હું તમને કહી રહ્યો હતો કે આ વસ્તુ કરવાના બે રસ્તાઓ છે તેથી એક રીત મૂળભૂત છે કે તમે તેને કેટલાક ઇન્ટરમેડિયટ નોડ પર મોકલો છો અને જે સેન્સિંગ થી દૂર નથી અને તે મૂળભૂત રીતે આ ઉદાહરણ અહીં બતાવવામાં આવ્યું છે અને એકવાર થઈ જાય છે તો તેનો ફાયદો એ છે કે તમારી પાસે ઝડપી સેસીંગની દ્રષ્ટિએ સંવેદનાત્મક માહિતીનો પ્રતિસાદ આવી શકે પરંતુ સામાન્ય રીતે આ ઇન્ટરમેડિયટ નોડ ઘણાં બધાં પ્રોસેસિંગ કરવા માટે સારી રીતે સજ્જ નથી ખાસ કરીને તે ખૂબ પાવર કોમ્પ્યુટેશનલ ડિવાઇસેસ નથી તેથી આંશિક રીતે તેઓ થોડી પ્રક્રિયા કરી શકે છે પરંતુ તે પછી બાકીની માહિતી તેઓ તેને કેન્દ્રિય પ્રોસેસર જેવા ડેટા સેન્ટર અથવા ક્લાઉડ અથવા જે પણ આગળ પ્રક્રિયા માટે મોકલશે અને આ કિસ્સામાં આ ઉદાહરણમાં વિકલ્પ તે સીધો કેન્દ્રીય પ્રોસેસર ને મોકલવાનો હતો અને આ તે છે જે આ પેકેજિંગ યુનિટ આ ઇન્ટરમેડિયટ નોડ ની મદદ લેવાને બદલે સીધા કેન્દ્રીય પ્રોસેસર ને મોકલી રહ્યું છે અને તે એક વિકલ્પ પણ છે તેથી ત્યાં બંને કરવાના ફાયદા અને ગેરફાયદા છે પ્રોડક્ટ આગળ વધે છે આ પેકેજ થયા પછી અને આપમેળે ઉત્પાદનો ટ્રક અથવા કોઈપણ વાહન પર લોડ થાય છે તે આ ઉત્પાદનો લઈ જશે પેકેજો ટ્રકમાં ભરેલા છે અને તે માહિતી તે કેન્દ્રીય પ્રોસેસર ને પણ મોકલવામાં આવે છે તો એકંદરે આ આ તીર તમને મૂળ રીતે બતાવે છે કે સેન્સિંગ ક્યાં છે અને તે પછી સંદેશાવ્યવહાર આ બધા જુદા જુદા મુદ્દા પર થાય છે પરંતુ પછી આ લીલા તીર તમને બતાવશે કે કેવી રીતે તે સંવેદનાપૂર્ણ માહિતી આ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ દ્વારા સેન્ટ્રલ પ્રોસેસર સુધી વહેશે આ તે અહીં બતાવવામાં આવ્યું છે

તેથી પાછા જતા આપણે જોયું કે આ સેન્સિંગ ડિવાઇસીસ ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી આ સેન્સિંગ ડિવાઇસીસમાં સેન્સર છે જે ખરેખર તે તત્વ છે જે પર્યાવરણના આ ફેરફારો અથવા કોઈપણ અન્ય બાબતો પ્રત્યે સંવેદનશીલ છે જે અહી સમજાવામાં આવે છે તેથી આ સેન્સર કેન્દ્રિય છે તે પછી અમારી પાસે અન્ય ઘટકો છે પ્રોસેસર છે પાવર મેનેજમેન્ટ એકમ જેવા બેટરી અથવા જે પણ પ્રોસેસર છે તે એક છે જે થોડી પ્રક્રિયા કરશે અને તે પછી સંદેશાવ્યવહાર માટે સામાન્ય રીતે તે છે વાયરલેસ કમ્યુનિકેશન મોડ્યુલ પરંતુ તે જરૂરી નથી કે તે વાયરલેસ હોવું જોઈએ પરંતુ સામાન્ય રીતે તે આઇઓટીમાં વાયરલેસ છે પરંતુ તે વાયર પણ થઈ શકે છે અથવા તે વાયર અને વાયરલેસ સંદેશાવ્યવહાર બંનેનું મિશ્રણ હોઈ શકે છે તેથી આ લાક્ષણિક રચના અથવા આઇઓટી સેન્સિંગ ડિવાઇસ ની આકૃતિ છે

તેથી ચાલો આ દરેક સેન્સરને એક પછી એક જોઈએ આપણે તાપમાન સેન્સરથી શરુ કરીશું તેથી ત્યાં ઘણા ઘણા વિવિધ પ્રકારનાં સેન્સર છે જેનો ઉપયોગ ઉદ્યોગોમાં થાય છે અને તાપમાન સેન્સર સામાન્ય તાપમાન સેન્સર છે જે જોવા માટે અથવા મોનિટર કરવા માટે તે ઉત્પાદનના અમુક ભાગો જે તેનું તાપમાન બનાવે છે તે જોવા માટે જરૂરી છે કે કેમ ચોક્કસ થ્રેશોલ્ડ અથવા ચોક્કસ કમ્પાઉન્ડ કમ્પાર્ટમેન્ટ ની નીચે રહે છે ફેક્ટરી માં એક ચેમ્બર ચોક્કસ તાપમાનના થ્રેશોલ્ડ થી નીચે રહે છે તેથી તાપમાનનું નિરીક્ષણ ખૂબ સામાન્ય છે તે મોટાભાગના સ્માર્ટ ફેક્ટરી ઓ અને ઉત્પાદન પ્લાન્ટ માં ખૂબ જરૂરી છે તેથીઆપણી પાસે તાપમાન સેન્સરનું ઉદાહરણ છે જે એનાલોગ વેરિએંટછે એનાલોગ તાપમાન સેન્સર છે તેથી આપણી પાસે એનાલોગ તાપમાન સેન્સર હોઈ શકે છે આપણી પાસે ડિજિટલ તાપમાન સેન્સર હોઈ શકે છે આ પ્રકાર આ મોડેલ એલએમ 35 તે એ એનાલોગ તાપમાન સેન્સર છે જે એનાલોગ વોલ્ટેજ ઉત્પન્ન કરે છે તેથી આ તાપમાન સેન્સર નો ઉપયોગ ઇંડસ્ટ્રિયલ એપ્લીકેશન માં થઈ શકે છે તાપમાનને ચકાસવા માટે અથવા ઉત્પાદન પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવતા વિવિધ ઉપકરણોના તાપમાનને સતત મોનિટર કરવા માટે આ ઉદાહરણમાં આ એલએમ 35 કેટલાક આઉટપુટ વોલ્ટેજ ઉત્પન્ન કરે છે કેટલાક આઉટપુટ વોલ્ટેજ જે સેલ્સિયસ તાપમાનના રેખીય પ્રમાણમાં હોય છે જે સેલ્સિયસ તાપમાનના પ્રમાણમાં હોય છે તેથી આપણી પાસે આ કિસ્સામાં આ એલએમ 35 ત્રણ જુદા જુદા પિન સાથે આવે છે એક આ વોલ્ટેજ એક વીસીસી છે એડીસી એ એનાલોગથી ડિજિટલ કન્વર્ઝન માટે છે અને પછી આપણી પાસે ગ્રાઉંડ છે તો ચાલો આપણે અહીં આ દરેક ઘટકોને જોઈએ તેથી આ તાપમાન સેન્સરનું એક ઉદાહરણ છે એલએમ 35 નહીં આપની પાસે એલએમ 35 મોડેલ નથી પરંતુ આ તે છે જે આપણે આ તાપમાન સેન્સરનો ઉપયોગ કરી રહ્યાં છીએ તમે જોઈ શકો છો અને તેથી મેં તમને કહ્યું હતું કે તેની પાસે ત્રણ જુદી જુદી પિન છે તેથી એક મૂળભૂત રીતે ગ્રાઉંડ છે બીજો એક ખરેખર સિગ્નલ મોકલવા માટે છે અને ત્રીજું સૌથી વધુ વોલ્ટેજ મોકલવા માટે છે સામાન્ય રીતે તે 5 વોલ્ટ છે કેસમાં 5 વોલ્ટ અથવા 3 3 વોલ્ટ હોઈ શકે છે આ ચોક્કસ સેન્સર માટે તે 5 વોલ્ટ છે તેથી આ વાદળી રંગની વાયર્ડ મૂળભૂત રીતે એક છે જે 5 વોલ્ટ થી કનેક્ટ થઈ રહી છે આ તે માઇક્રોકન્ટ્રોલર છે જેમાં સેન્સર કનેક્ટ થઈ રહ્યું છે આ વાદળી રંગનો એક વીસીસી 5 વોલ્ટથી કનેક્ટ થઈ રહ્યો છે પછી આપણી પાસે આ ગ્રાઉંડ કાળા રંગ નો વાયર છે તેથી કાળો રંગ વાયર્ડ પર મૂકવામાં આવે છે જે આ માઇક્રોકન્ટ્રોલર ની ગ્રાઉંડ સાથે જોડાયેલ છે અને પછી આપણી પાસે આ સફેદ રંગનો છે જે મૂળભૂત રીતે મોકલે છે સિગ્નલતાપમાન મૂલ્ય વાસ્તવિક તાપમાન મૂલ્ય સંવેદનાયુક્ત છે અને આ ચોક્કસ વાયર દ્વારા મોકલવામાં આવે છે તેથી આ તે આ રીતે દેખાય છે જો તમે આ સેન્સર્સ ને માઇક્રોકન્ટ્રોલર સાથે જોડો છો તો આ તે જેવું જ દેખાય છે જેમ હું તમને કહી રહ્યો હતો કે તાપમાન સેન્સર ખૂબ મહત્વપૂર્ણ છે મેં તમને એનાલોગ તાપમાન સેન્સર બતાવ્યું છે પરંતુ આપણી પાસે ડિજિટલ તાપમાન સેન્સર પણ હોઈ શકે છે ડિજિટલ ટેમ્પરેચર સેન્સરનું કાર્ય એ એનાલોગ સેન્સર્સ કાર્ય કરતા થોડું અલગ છે આ ડિજિટલ તાપમાન સેન્સર નું ઉદાહરણ છે મોડેલ DS1621 છે અને આ ચોક્કસ સેન્સર તાપમાન ડેટાના 9 બીટ્સ ઉત્પન્ન કરશે અને આ સેન્સર ડિજિટલ સેન્સર 2 7 થી 5 5 વોલ્ટ ની રેન્જમાં કાર્ય કરે છે તેથી વપરાશકર્તા આ વિશિષ્ટ સેન્સરનો ઉપયોગ કરીને થર્મોસ્ટેટિક સેટિંગ્સ ને નિર્ધારિત કરી શકે છે અને તમે અહીંથી જોઈ શકો છો તે આ પ્રોસેસર સાથે જોડાયેલ છે અથવા માઇક્રોકન્ટ્રોલર આ આ માઇક્રોકન્ટ્રોલર એકમ છે અને આપણી પાસે ગ્રાઉંડ વીસીસી છે અને આ I2C બસ પર મૂળભૂત પોર્ટ્સ છે આ એસસીએલ મૂળભૂત રીતે ક્લોક સિંક્રનાઇઝેશન માટે છે અને આ ડીએ ડેટા એક્વિઝિશન માટે ડેટા એક્વિઝિશન કરશે તેથી આ આઇ 2 સી બસ માટે છે આ પોર્ટ્સ ત્યાં છે અને આ રજીસ્ટર એક છે જે પુલ ઑન કરે છે તેથી આપણી પાસે આ પુલ ઑન રજિસ્ટર છે જે મૂળ રૂપે આ કનેક્ટિવિટી પ્રક્રિયામાં ચોક્કસ રીતે મદદ કરે છે તેથી હું આ પુલ ઓન રજિસ્ટરની વિગતોમાં પ્રવેશ કરીશું નહીં પરંતુ આ પુલ ઓન રજિસ્ટર જરૂરી છે અને તેઓ ૪ ૭ થી ૧૦ કિલો ઓહ્મની રેન્જમાં કાર્ય કરે છે તેથી પછી આપણે આ ડિજિટલ સેન્સર માંથી આ રીતે આ આઉટપુટ બનાવ્યું છે તેથી આ વિવિધ આઉટપુટ છે જે હોઈ શકે છે તેથી મેં તમને કહ્યું હતું કે આઉટપુટ મૂળભૂત રીતે તાપમાન ડેટાના 9 બીટ્સ તરીકે પેદા થાય છે અને આ છેલ્લા ત્રણ બિટ્સ છે જે અહીં બતાવ્યા પ્રમાણે છે અને આપણી પાસે આ બધાંનો સંયોજન હોઈ શકે છે તે મૂળભૂત રીતે 000 અથવા ક્રમચય હોઈ શકે છે ક્રમચય 011 અહીં તે 011 છે આ મૂળરૂપે જુદા જુદા અર્થ છે મારો અર્થ એ કે આ દરેક 000 સેન્સર ના એક પ્રકારને આ સેન્સર ડિવાઇસ સાથે જોડાશે પછી બીજા માટે 011 પછી આપણી પાસે બીજા ખૂબ ઉપયોગમાં લેવાતા ઇંડસ્ટ્રિયલ સેન્સર પર એક નજર હશે જે એક્સેલરોમીટર સેન્સર છે અને આ આ એક્સેલરોમીટર સેન્સર છે જે અહીં બતાવવામાં આવ્યું છે આ મૂળભૂત રીતે આ એડીએક્સએલ ૩૩૫ એક્સેલરોમીટર સેન્સર કેવો દેખાય છે અને આ વિવિધ પિન રૂપરેખાંકનો છે આ એક્સીલેરોમીટર સેન્સર આ રીતે માઇક્રોકન્ટ્રોલર સાથે જોડાયેલા છે પ્રથમ એક આ વીસીસી ઓપરેશનના મહત્તમ વોલ્ટેજ નેઅનુરૂપ છે તો પછી તમારી પાસે આ એડીસી એડીસીઆઈ 0 એડીસી 0 1 2 અને ગ્રાઉંડ છે અને આ તે છે જે ખરેખર ડેટા વહન કરવા માટે જવાબદાર રહેશે અને આપણી પાસે 3 એડીસી અહીં કેમ છે કારણ કે એક્સેલરોમીટર ડેટા એક્સ વાય અને ઝેડ સંકલન મૂલ્યો તરીકે આવે છે અને આ એનાલોગ વોલ્ટેજ હશે આ જુદા જુદા પોર્ટ્સ 0 1 અને 2 દ્વારા આ રીતે આ પ્રોસેસર માં કબજે કરવો પડશે તેથી હું તમને અહીં એક્સેલેરોમીટર સેન્સર નું ઉદાહરણ બતાવીશ આ એક એક્સેલરોમીટર સેન્સર છે આ એક એક્સેલરોમીટર સેન્સર છે જે થોડું નાનું છે તેથી તમે તેને ખૂબ જ સારી રીતે જોઈ શકશો નહીં પરંતુ મને લાગે છે કે આ તમને એક પૂરતો વિચાર આપશે જો હું તમને આ પિન પિન ગોઠવણી કેવી રીતે કાર્ય કરે છે તે વિશે કહીશ તેથી અહીં હું તમને જણાવી રહ્યો હતો કે આપણને આની જરૂર છે અહીં આપણી પાસે 4 વાયર છે અગાઉના એનાલોગ તાપમાનથી વિપરીત આપણી પાસે 4 વાયર છે તેથી આપણી પાસે 4 વાયર છે અને આપણી પાસે 2 રજિસ્ટર છે આ તે પુલ ઓન રજિસ્ટર છે જે હું તમને પહેલા કહી રહ્યો હતો આ 2 પુલ ઓન રજિસ્ટર છે તમે આ વાદળી રંગીન રજિસ્ટર જોઈ શકો છો તેથી આ પિન શું અનુલક્ષે છે તેથી વાદળી રંગના એકને માફ કરશો કે તેથી આ બંને વાદળી અને માફ કરશો પીળો અને ભૂખરા રંગના રંગો તે એક છે જે મૂળભૂત રીતે ગ્રાઉંડ અને વીસીસી ને જોડે છે ગ્રાઉંડ અને વીસીસી લાલ અને નારંગી રંગની રંગો તે છે જેને એક્સેલરોમીટર મૂલ્યો પ્રાપ્ત થાય છે તેથી તમે અહીં ખૂબ સારી રીતે જોઈ શકતા નથી કારણ કે તે કદમાં ખૂબ નાનું છે પરંતુ હું તમને જે પ્રભાવિત કરવા માંગુ છું તે છે કે તમે આ કોઈપણ સેન્સર ને તેમના પિન ગોઠવણી પર નજર નાખો જો તે ખુલ્લું હાર્ડવેર હોય તો તમે મેળવી શકો છો આ પિન ગોઠવણીઓ સરળતાથી એક્સેસ કરો અને આ પિન કન્ફિગરેશન્સથી તમને જાણ થશે કયું પિન મૂળભૂત રીતે માઇક્રોકન્ટ્રોલર ના કયા પોર્ટ્સ ને જોડે છે તેથી આ તે પછી છે જે તમે કરો છો તે મૂળભૂત રીતે તમે સેન્સર ને આ રીતે માઇક્રોકન્ટ્રોલર થી કનેક્ટ કરો છો આ એક્સેલરોમીટર સેન્સર છે પછી આપણી પાસે બીજું સેન્સર છે જે ઇંડસ્ટ્રિયલ ઉપયોગ માટે પણ ખૂબ જ સામાન્ય છે જે ગેસ સેન્સર છે અને ગેસ સેન્સર ના જુદા જુદા ભિન્ન પ્રકારો છે આ એમક્યુ 2 એ ઇંડસ્ટ્રિયલ એપ્લિકેશનો માટે ખૂબ ઉપયોગમાં લેવાતા ગેસ સેન્સર છે તે અહીં એનાલોગ ગેસ સેન્સર છે આપણી પાસે ફક્ત ત્રણ પિન છે એક એ વીસીસી નું મહત્તમ વોલ્ટેજ છે પછી આપણી પાસે ગ્રાઉંડ છે ગ્રાઉન્ડ મૂળભૂત રીતે 0 વોલ્ટ જેવું છે આ તમારા પ્લસ 5 અથવા વત્તા 3 5 વોલ્ટ જેવું છે અને પછી તમારી પાસે આ એડીસી કોઈપણ એડીસી એક છે જે ખરેખર તે ગેસ સેન્સરમાં જે સંવેદના અનુભવાય છે તેના વિશે સિગ્નલ વહન કરે છે તેથી આ ગેસ સેન્સર મૂળભૂત રીતે જુદા જુદા ગૅસની કોન્સેંન્ટ્રેનશનને માપે છે અને આ એલપીજી પ્રોપેન અને હાઇડ્રોજન એનાલોગ વોલ્ટેજ ના રૂપમાંની કોન્સેંન્ટ્રેનશન ને મોનિટર કરવા માટે આ રીતે બનાવવામાં આવ્યું છે તેથી પહેલાંની જેમ હું તમને ગેસ સેન્સર નું ઉદાહરણ બતાવીશ ચાલો હું તમને ગેસ સેન્સર બતાવું તેથી આ ગેસ સેન્સર છે આ ગેસ સેન્સર છે અને આ ગેસ સેન્સરમૂળભૂત રીતે પહેલાનાં સેન્સર્સ ની જેમ તમે જોઈ શકો છો 3 પિન 3 છે પિન 3 પોર્ટ્સ તેથી આ તમારે જાણવાની જરૂર છે કારણ કે મેં તમને કહ્યું હતું કે કઇ પિન મૂળભૂત રીતે અનુરૂપ છે તેથી લાલ એક મૂળરૂપે આ વીસીસી ને અનુરૂપ છે આ લાલ વાયર વીસીસી સાથે જોડાઈ રહ્યું છે જે 5 વોલ્ટ માટેનો પોર્ટ છે તો પછી તમારી પાસે આ વિશિષ્ટ સેન્સરમાં જેવું બનાવવામાં આવ્યું છે તે રીતે અહીં બીજી પિન છે ત્યાં એક ડિજિટલ આઉટપુટ છે જેને આપણે કનેક્ટ કરી રહ્યાં નથી કારણ કે આપણે તેના એનાલોગ વેરિએન્ટ માં રસ ધરાવીએ છીએ જે એનાલોગ આઉટપુટ છે અને આ એનાલોગ આઉટપુટ કનેક્ટ થયેલ છે આ વાદળી રંગના માધ્યમથી માફ કરશો લીલો રંગનો વાયર આ સેન્સર થી આ માઇક્રોકન્ટ્રોલર પર છે અને આ તે છે જેના દ્વારા ખરેખર ગેસની કોન્સેંન્ટ્રેનશન વિશે સંકેત આવી રહ્યા છે અને પછી અમારી પાસે ગ્રાઉંડ છે આ ગ્રાઉંડ મૂળભૂત રીતે એક છે જે કાળા વાયર નો ઉપયોગ કરીને જોડાયેલ છે તેથી તમે માઇક્રોકન્ટ્રોલર્સ થી કનેક્ટ થતા વિવિધ સેન્સર્સ ને આ રીતે કનેક્ટ કરો છો તેથી મેં તમને 3 ઉદાહરણો બતાવ્યા છે પ્રથમ એ એનાલોગ તાપમાન સેન્સર હતું પછી મેં તમને એક્સીલેરોમીટર સેન્સર નું ઉદાહરણ બતાવ્યું અને તે માઇક્રોકન્ટ્રોલર ને કેવી રીતે જોડે છે અને આ મૂળભૂત રીતે ગેસ સેન્સર છે અને તે માઇક્રોકન્ટ્રોલર સાથે કેવી રીતે જોડાય છે તેથી પેટ્રોકેમિકલ સંરક્ષણ એરોસ્પેસ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ ઓટોમોટિવ અને તેથી વધુ ઇંડસ્ટ્રિયલ એપ્લિકેશન્સમાં તાપમાન સેન્સર નો ઉપયોગ થાય છે અને આ ખૂબ મહત્વપૂર્ણ છે પ્રવાહીઓના તાપમાનની ગરમીનું નિરીક્ષણ કરવા માટે ફાર્માસ્યુટિકલ ઉદ્યોગો પણ આ તાપમાનના ઘણા સેન્સર નો ઉપયોગ કરે છે તાપમાન સેન્સર સિવાય ત્યાં મેગ્નેટોસ્ટ્રિક્ટિવ સેન્સર હોઇ શકે છે જે મૂળભૂત રીતે જુદા જુદા સ્ટ્રેસને અથવા ફેરોમેગ્નેટિક સામગ્રીના સ્ટ્રેસ ને માપે છે અને શોધી કાઢે છે આનો ઉપયોગ સામાન્ય રીતે સ્ટીલ પાઈપો ના નિરીક્ષણ મશીનરીની સ્થિતિની દેખરેખ અને વાહનની સલામતી શોધવા માટે થાય છે અન્ય ઇંડસ્ટ્રિયલ સેન્સર ટોર્ક સેન્સર પ્રેશર સેન્સર વેક્યુમ સેન્સર એક્સિલરેશન સેન્સર સ્પીડ સેન્સર પીઆઈઆર સેન્સર જેવા છે પીઆઈઆર સેન્સર મૂળભૂત રીતે તેના આસપાસના વિસ્તારમાં માનવ શરીરમાંથી આવતા ઇન્ફ્રારેડ રેડિયેશનશોધી કાઢે છે જેનો ઉપયોગ ઓટોમેટિક ડોરબેલ નજીકથી માનવ તપાસ માટે પછી લોબીમાં એલિવેટર્સ પછી સામાન્ય સીડી અને શોપિંગ મોલ્સ માં થાય છે પીઆઈઆર સેન્સર ખૂબ સામાન્ય રીતે ઉપયોગમાં લેવાય છે આઈઆર ખરેખર ઇન્ફ્રારેડ માટે વપરાય છે તેથી આ મૂળભૂત રીતે ઇન્ફ્રારેડ રેડિયેશન પર આધારિત છે આપણી પાસે ઇમેજ સેન્સર જેવા અન્ય પ્રકારના સેન્સર પણ હોઈ શકે છે અલ્ટ્રાસાઉન્ડ મોકલવાના આધારે અવાજ તરંગો મોકલવામાં આવે છે અવાજ તરંગો મોકલવામાં આવે છે આ અલ્ટ્રાસોનિક સેન્સર સામાન્ય રીતે ઑબ્જેક્ટ ડિટેક્શન માપન અંતર ગતિશીલ માટે પણ વપરાય છે શરીર તપાસ ટાંકીનું પ્રવાહી સ્તરનું નિરીક્ષણ કચરાપેટીનું નિરીક્ષણ ઉત્પાદન પ્રક્રિયા ઓટોમોબાઈલ લોકો ની શોધ માટે વપરાય છે

અન્ય સેન્સર ઇંડસ્ટ્રિયલ એપ્લિકેશંસ માટે જેવા કે ઓપ્ટિકલસેન્સર રેડિયેશન સેન્સર લેવલ સેન્સર ફ્લો સેન્સર ટચ સેન્સર ગેસ સેન્સર વગેરે પણ અલગ વિવિધ અન્ય સેન્સર શક્ય છે તેથી આ વિશેષ વ્યાખ્યાનમાં આપણે સ્માર્ટ એપ્લિકેશન બનાવવા માટે આ વિવિધ પ્રકારના સેન્સરનો ઉપયોગ જોયો છે આપણે 3 પ્રકારના સેન્સરની પિન ગોઠવણીઓ પર ધ્યાન આપીએ છે - એનાલોગ તાપમાન સેન્સર પછી એક્સેલેરોમીટર સેન્સર અને ત્રીજું ગેસ સેન્સર છે અને આ વિવિધ સેન્સરમાંથી દરેક તે પિન ગોઠવણી છે અને તેઓ માઇક્રોકન્ટ્રોલર્સ સાથે કેવી રીતે જોડાય છે ખુલ્લા હાર્ડવેર માઇક્રોકન્ટ્રોલર્સ કે જે આપણે પણ જોયા છે અને આ નાના બિલ્ડિંગ બ્લોક છે જેનો વધુ વિસ્તરણ કરવાની જરૂર પડશે સ્માર્ટ ફેક્ટરીઓ બનાવવા સ્માર્ટ ફેક્ટરી ઓમાં સ્માર્ટ એપ્લીકેશંસ અને તેથી વધુ બનાવવા માટે મોટા પાયે આગળ વધારીશું અહીં આ સંદર્ભોમાંથી કેટલાક છે જે તમે પસાર કરી શક્યા ત્યાં સ્માર્ટ સેન્સિંગ પર અન્ય ઘણા લોકો છે અને આ એક વિષય જાતે જ સેન્સર એક વિષય છે તેથી તમે મૂળભૂત રીતે આ વિવિધ સેન્સર સેન્સર ની રીત અને તેથી વધુ પર ઘણાં બધાં સાહિત્ય શોધી શકશો એવા લોકો છે કે જેઓ સંપૂર્ણ રીતે સેન્સર બનાવટ પર કામ કરે છે અને એક પ્રકારનાં સેન્સર બનાવટીકરણ માટે એક જ સેન્સર ને પહેલી વાર બનાવટી બનાવવામાં કેટલાક મહિનાથી ઘણા વર્ષોનો સમય લાગી શકે છે જો તમે પ્રથમ વખત સેન્સર સાથે આવવાનો પ્રયાસ કરી રહ્યાં છો તો તેના પર આધારિત સેન્સર ના પ્રકારને તેની જટિલતા બનાવવામાં આવે છે કોઈ ચોક્કસ સેન્સર ની રચનામાં ઘણા મહિનાઓથી ઘણા વર્ષોનો સમય લાગી શકે છે અને આ આ કેટલાક સામાન્ય સેન્સર છે જે મેં તમને બતાવ્યા છે જે બજારમાં સરળતાથી ઉપલબ્ધ છે તેથી તમારે કોઈ ચોક્કસ સેન્સર ની ડિઝાઇનિંગ તેના ઉત્પાદન તેના બનાવટ વિશે ખરેખર ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તે એક સંપૂર્ણપણે જુદી જુદી બોલગેમ છે અને જ્યાં સુધી આપણ ને ખૂબ રસ નથી અને આપણે દરેકને ઊંડાણ થી જોઈએ છીએ આમાંથી આપણે સેન્સર બનાવટને માસ્ટર કરી શકશું નહીં તેથી સરળતાથી તે એકદમ અલગ વાર્તા છે આ સાથે આપણે તેનો અંત ભાગ 1 અને પછી ભાગ 2 માં સમાપ્ત કરીએ છીએ મૂળભૂત રીતે આપણે વધુ વિગતવાર પસાર કરીશું આપણે આ વિવિધ સેન્સરમાંથી એક ગેસ સેન્સર લઈશું અને તમે ગેસ સેન્સર કેવી રીતે ઉત્પન્ન કરો છો તેથી કેવી રીતે કરવામાં આવે છે તેથી હું તમને બતાવીશ કે ગેસ સેન્સર નું કાર્યકારી સિદ્ધાંત કેવું છે